હવે હું કહીશ કે જ્યારે આપણી પાસે કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત હોય ત્યારે મેશ વિશ્લેષણ કેવી રીતે કરવું ફરીથી મેં પહેલા હતી તે જ સર્કિટ લીધી છે અને અગાઉ મેં તમને બતાવ્યું હતું કે વિશ્લેષણ કેવી રીતે કરવું અને મારી પાસે આ શાખામાં એક સ્વતંત્ર કરંટ સ્ત્રોત છે હવે સ્વતંત્ર કરંટ સ્ત્રોતને બદલે મારી પાસે K× Ix મૂલ્યનો કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત છે જ્યાં Ix એ કરંટ છે અને R13 હવે તમે અનુમાન કરી શકો તેમ આ વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત સાથેનાં નોડલ વિશ્લેષણ માટે સમાન છે હવે કારણ કે આપણે નોડલ વિશ્લેષણનો વ્યાપક અભ્યાસ કર્યો છે આ વિશ્લેષણ કરીને તમે મેશ વિશ્લેષણ અને નોડલ વિશ્લેષણ બંનેની એકરૂપતા જોઈ શકો તેમજ તમારા જ્ઞાનને વધુ મજબૂત બનાવી શકો છો હવે કરંટ સ્ત્રોત હોવામાં શું પ્રોબ્લેમ છે પછી ભલે તે સ્વતંત્ર હોય કે નિયંત્રિત તમે જાણતા નથી કે ત્યાં વોલ્ટેજ કેટલો છે જ્યારે આપણે આ મેશની આસપાસ સમીકરણ લખીએ છીએ ત્યારે આપણે જાણતા નથી કે આ વોલ્ટેજ કેટલો છે કરંટ સ્ત્રોતમાં વોલ્ટેજ ડ્રોપ માટે ગૌણ ચલને રજૂ કર્યા વિના ત્યાં KVL લખવું શક્ય નથી તેથી સ્વતંત્ર કરંટ સ્ત્રોતની જેમ આપણે એક સુપર મેશ બનાવીએ છીએ જેમાં તમામ મેશનો સમાવેશ થાય છે જે આ કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોતને રજૂ કરે છે અને પછી આપણે સુપર મેશ માટે સમીકરણ લખીએ છીએ હવે આપણી પાસે ત્યાં શું છે આપણે અહીં R11 R13 R23 R22 વોલ્ટેજ ડ્રોપ લેવાં પડશે અને તેને લૂપમાં કુલ વોલ્ટેજ રાઈઝ સાથે સરખાવવો પડશે તેથી મારી પાસે I1 × R11 R13 હશે તે સાચું હશે I1 એ R11 R13 માંથી વહે છે અને મારી પાસે I2 × R23 R22 હશે I2 એ R22 R23 માંથી વહે છે R23 માંથી વાસ્તવિક કરંટ I2 I3 છે હું જે વાત કરી રહ્યો છું તે એ છે કે I2 એ R23 માંથી વહે છે ત્યાં બીજી દિશામાં એક વધારાનો મેશ કરંટ R23 માંથી વહે છે અને R23 માંથી I3 અને R13 વિરુદ્ધ દિશામાંથી પસાર થાય છે તેથી આપણી પાસે I 3 × R 1 3 R 2 3 હશે અને આ સંપૂર્ણ બાબત બરાબર વોલ્ટેજમાં થતો વધારો જે V 1 V 2 છે તેથી આ સુપર મેશ માટેનું સમીકરણ છે અને ત્રીજી મેશ આનાથી પ્રભાવિત થતી નથી તેથી મેશ નંબર 3 માટે આપણી પાસે તે જ સમીકરણ છે જે પહેલા હતું આનાં બરાબર 0 છે હવે કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત પોતે જ અંકુશ રજૂ કરે છે આપણે અહીંનો અને ત્યાંનો કરંટ જાણીએ છીએ જેની બરાબર આ કરંટ છે તેથી આ શાખામાં I1 અને I2 ને ભેગાં કરીને આપણે જાણીએ છીએ કે આ K × Ix કરંટ I1 I2 છે તેથી I1 I2 એ K × Ix છે અને Ix પોતે આ શાખા R13 માંનો કરંટ છે તેથી તે K × I1 I3 છે તેથી જો હું ડાબી બાજુથી તમામ અજ્ઞાતને લઉં તો મને કરંટ નિયંત્રિત સ્ત્રોત માટે સમીકરણ મળશે જે I1 × 1 K I2 K × I3 0 છે તેથી મારી પાસે આ હશે અને અલબત્ત હું તેને મેટ્રિક્સ સ્વરૂપમાં લખી શકું છું તેથી પ્રથમ હરોળ સુપર મેશ માટે છે બીજી હરોળ મેશ નંબર 3 માટે છે અને ત્રીજી હરોળ કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોતમાંથી આવતો અંકુશ છે અને હું આને R અથવા રેઝિસ્ટન્ટ મેટ્રિક્સ કહેવાનું ચાલુ રાખીશ પરંતુ તમે સમજો છો કે આ રેઝિસ્ટન્સ અને પરિમાણરહિત અચળાંકો બંને છે તેથી આ તમામ એન્ટ્રીઓ રેઝિસ્ટન્સ છે અને આ એન્ટ્રીઓ પરિમાણરહિત અચળાંકો છે તેથી મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ આ વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત સાથેનાં નોડલ વિશ્લેષણના કિસ્સા જેવું જ છે તેથી કૃપા કરીને પાછા જાઓ અને તે કેસ જુઓ અને આ બંને વચ્ચેની સમાનતા સમજો